IHIP પડકારોનો પ્રતિસાદ નમસ્કાર મારું નામ જયંતા ચેટર્જી છે અને હું IIT કાનપુરથી છું અને હું તમારી સાથે સેવાઓનું સંચાલન અને આજના વિશ્વમાં સમકાલીન મુદ્દાઓ અને તમામ વ્યવસાયો માટે ફિલસૂફી તરીકે સેવાના નવા દાખલા વિશે ચર્ચા કરી રહ્યો છું છેલ્લા સત્રમાં અમે સેવાના અમૂર્ત સ્વભાવને કારણે સમાન સેવાના દાખલા પ્રત્યે ઉપભોક્તાની પ્રતિક્રિયાની વિષમતા અવિભાજ્યતા અને નાશવંતતાના મુદ્દાઓને કારણે સેવા વ્યવસાય દ્વારા સમસ્યાઓ અથવા પડકારો વિશે ચર્ચા કરી રહ્યા હતા અમે છેલ્લા સત્રમાં ચર્ચા કરી હતી કે પડકારોની લાક્ષણિક્તા કઈ છે અને જે સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે તે સ્પર્શ બિંદુની શ્રેણી અને સેવા પ્રવાહ વિશેની સમજણ છે જે અંતે આપને એ બતાવે છે કે કઈ રીતે સેવા નો પ્રચાર સારી રીતે અન્ય લોકો માં કરી શકાય તે સંદર્ભ તે હિમાયત એક તરફ સુનિશ્ચિત કરે છે તે જ ગ્રાહક પાસેથી પુનરાવર્તિત વ્યવસાય સેવા વ્યવસાયમાં અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે સેવા વ્યવસાય એ અમુક અન્ય મોટા પાયાના ઉત્પાદન વ્યવસાયો કરતાં વધુ સ્પર્ધાત્મક છે કારણ કે સેવા વ્યવસાયમાં પ્રવેશ અવરોધ ઘણીવાર ઓછો હોય છે અને એક સેવા વ્યવસાયમાં સારી વસ્તુઓનું ઝડપથી અનુકરણ કરી શકાય છે તેથી આખરે તે સેવા ઉપભોક્તાના સકારાત્મક અનુભવની વાસ્તવિકતા છે જે અમૂર્તતા અને વિજાતીયતા વગેરેના પડકારને સંચાલન કરવાના મૂળમાં છે જેથી કરીને અમે અમારા ગ્રાહકોને અમારા વ્યવસાય ભાગીદાર અમારા સેવા સહ સર્જકોમાં રૂપાંતરિત કરી શકીએ તેથી IHIP પડકારના આ પ્રતિભાવમાં બે મુખ્ય મુદ્દાઓ એ છે કે અમારે સ્પર્શ બિંદુ પર મૂર્ત સંકેતો પ્રદાન કરવા પડશે જે સેવાની કામગીરી વિશે ધારણાઓની શ્રેણી બનાવે છે અને અમે સંદેશાવ્યવહારના તમામ પ્રકારો સાધનસામગ્રી પ્રક્રિયા કર્મચારીઓ અને તેમની પ્રવૃત્તિઓને સતત પ્રકાશિત કરીએ છીએ જે ગ્રાહક સુધી સેવા પહોંચાડે છે વ્યાવસાયીકરણનું નિરૂપણ કરીને ગુણવત્તાનું પાલન ગ્રાહકના કલ્યાણમાં ઊંડી આસ્થા અમે આને સ્પર્શ બિંદુઓ અને સેવા પ્રવાહ દ્વારા સતત પ્રોજેક્ટ કરવામાં સક્ષમ છીએ અમે સેવા દરમિયાન અને સેવા પછી તે વિલંબિત સારી લાગણી તે સકારાત્મક દ્રષ્ટિકોણનું નિર્માણ કરવામાં સક્ષમ છીએ તેથી દેખીતી રીતે જેમ તમે ફ્રન્ટ લાઇન કર્મચારીઓ સ્પર્શ બિંદુ કર્મચારીઓને જોઈ શકો છો તેઓ સત્યની કહેવાતી ક્ષણોના રક્ષકો છે જ્યાં તે સેવાની ગુણવત્તા વિશે ગ્રાહક દ્વારા છાપ બનાવવામાં આવે છે તેથી મોટાભાગની ઉચ્ચ સંપર્ક સેવાઓમાં જેમ કે શિક્ષણ કન્સલ્ટન્સી જેવી ફોર સ્ટાર ફાઈવ સ્ટાર હોટલ જેવી નર્સિંગ હોમ અથવા અન્ય આરોગ્ય સંભાળ સુવિધાઓ પ્રાથમિક એમ્બેસેડર સંદેશ કન્વેયર્સ છાપ નિર્માતાઓ પરના સેવા કર્મચારીઓ જે મૂર્ત છે અમૂર્ત જે સેવાનો અનુભવ છે સ્પર્શક બિંદુનું વ્યક્તિગતકરણ એ એક ઊંડો વિષય છે અમે પ્રથમ સપ્તાહમાં અમારા વિહંગાવલોકન સત્રોમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી કે સેવા પ્રદાતાઓ પણ માણસો છે તેઓના પણ દુખ અને ખુશીના અલગ અલગ દિવસો છે તેઓ અલગ અલગ પોઈન્ટસ પર પ્રસન્ન અને ઉદાસ છે પરંતુ તેમ છતાં અમે સકારાત્મક કર્મચારી સેવા અભિગમ ઇચ્છીએ છીએ આંતરિક રીતે પણ તેઓ અશાંતિમાં હોઈ શકે છે જેના માટે અમને વિશેષ તાલીમ વિશેષ ધ્યાન વિશેષ સંસ્થા સિસ્ટમો માળખાં અને સાંસ્કૃતિક વિકાસની જરૂર છે સેવાઓના વિકલ્પમાં જેનો સંપર્ક વધારે હોવો જરૂરી નથી પરંતુ પડદા પાછળ ઘણી બધી બાબતો થઈ રહી છે જેમ કે ઉદાહરણ તરીકે જ્યારે તમે 24 કલાક અથવા 48 કલાકની અંદર નિર્ણાયક સમયે કોઈકને વિતરિત કરવાની જરૂરિયાત પર કુરિયર કંપનીને પેકેટ સોંપ્યું હોય તો તે અપેક્ષા અથવા અપેક્ષા પણ ચિંતા અને અનિશ્ચિતતાથી ભરેલી હોય છે અને તેથી યોગ્ય સમયે તે યોગ્ય ડિલિવરી થશે તે ટેન્ડર દસ્તાવેજ હોઈ શકે છે તે અરજી ફોર્મ હોઈ શકે છે તે અમુક બાબતો માટે સત્તાવાળાઓ માટે ઘોષણા હોઈ શકે છે આ બધા કિસ્સાઓમાં તે સમય નિર્ણાયક છે અને પ્રક્રિયા દરમિયાન સેવા પૂર્ણ થાય ત્યાં સુધી અમને ખબર નથી કે તે છે સમયસર થઈ રહ્યું છે શું હું આ અરજી માટેની છેલ્લી તારીખથી ઠીક થઈ જઈશ આ સભાન અનિશ્ચિતતાથી ભરેલી અમૂર્ત ક્ષણોને કારણે તમારે ગ્રાહક સાથે ઘણી બધી માહિતી ઘણી બધી પ્રક્રિયાઓ પાછલા ભાગમાં ચાલી રહેલી સામગ્રી શેર કરવાની જરૂર છે તેથી તમે તે તમામ કુરિયર કંપનીઓને જાણો છો જે તેઓ તમને ટ્રેકિંગ સુવિધા પૂરી પાડે છે કેટલાક આ સુવિધા અન્ય કરતા ઘણી સારી પૂરી પાડે છે જ્યાં તમે લગભગ કલાકે કલાકે જાણી શકો છો કે તમારું પેકેજ ક્યાં છે કેટલીકવાર એવી સેવાઓ હોય છે કે તેઓ તમને સક્રિય સંદેશાઓ પ્રદાન કરશે અને આ બધું થાય તે માટે તે તમારા લોકો માટે સેવા કર્મચારીઓ માટે આંતરિક માર્કેટિંગ સંદેશાઓનો સતત પ્રવાહ મહત્વપૂર્ણ છે તેથી ગ્રાહક સાથે બાહ્ય રીતે વિશ્વાસ સારી લાગણી અને ખાતરી ઊભી કરવાકુરિયર કંપની તરીકે સેવા પ્રદાતા તરીકે તમારી વિશ્વસનીયતા વિશે ગ્રાહકના મનમાં વિશ્વાસ પેદા કરવા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે પ્રક્રિયાઓ પર સમાન ધ્યાન આપો જે તમારા લોકોને ખુશ કરે છે પ્રક્રિયાઓ જે તમારા સેવા કર્મચારીઓને અદ્યતન રાખે છે તમારા સેવા કર્મચારીઓને તમે કેવી રીતે વ્યવસાય કરી રહ્યા છો અને તેઓ કેવી રીતે યોગદાન આપી રહ્યાં છે તે વિશે માહિતગાર રાખો તેથી ત્રિકોણને સંતુલિત કરવાની આ જરૂરિયાત છે જેની આપણે અગાઉના સત્રમાં ચર્ચા કરી હતી એક બાજુ બાહ્ય માર્કેટિંગ સ્પર્શ બિંદુઓ અને સેવા પ્રવાહનું સંચાલન છે અને બીજી બાજુ આંતરિક માર્કેટિંગ તમારા પ્રતિભાવો માહિતી પોતાના ગ્રાહકો ની પ્રતિક્રિયા નું સંચાલન ઉત્તમ સેવા માટે જરૂરી ભાગીદારી બનાવવા માટે ગ્રાહક અને સેવા કર્મચારીઓ વચ્ચેના અંતરને દૂર કરે છે ઉત્પાદનમાં ગ્રાહકની આ ઈચ્છાની અમે પછીથી વધુ સારી વિગતમાં ચર્ચા કરીશું પરંતુ આ સમયે હું માત્ર એ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું કે ગ્રાહક સેવાને બહેતર બનાવવામાં ઘણી વાર આતુરતાપૂર્વક ભાગ લેશે અંતિમ પ્રદર્શન વધુ સારું બનાવવા માટે માહિતી અને સંસાધનો લાવશે કારણ કે તે અથવા તેણીનો પણ સમાન હિસ્સો છે કે સેવા સારી રીતે ચાલે છે જો તમે જ્ઞાન સાથે માહિતી સાથે તેમની સહભાગિતાને સક્ષમ કરો છો તેમની આતુરતાને તમારી પ્રતિસાદ પદ્ધતિ દ્વારા સમર્થન મળે છે તો સમગ્ર પ્રદર્શન વધુ સારું રહેશે ઉદાહરણ તરીકે આ દિવસોમાં ઘણા દંત ચિકિત્સકની ચેમ્બરમાં શસ્ત્રક્રિયાની પ્રકૃતિને સમજાવવા માટે ઘણી બધી ઑડિયો વિઝ્યુઅલ માહિતી પ્રદાન કરવામાં આવે છે જે વ્યકિતને કદાચ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અથવા દાંતની કેપિંગ અથવા અન્ય કોઈ પ્રક્રિયામાંથી પસાર થવા જઈ રહી છે તે જ્ઞાનના વિનિમયમાં દર્દીની ચિંતાનું સ્તર નીચે આવશે અને દર્દી શાંત છે અને દર્દી સ્વિચ કરે છે એકંદરે પ્રક્રિયા વધુ સારી રીતે આગળ વધશે અને જેમ તમે અહીં જોઈ શકો છો તેથી સેવા પ્રદાતા અને સેવા ઉપભોક્તા વચ્ચે સારી જ્ઞાનની આપ લે તેમાંથી કેટલીક સ્વયંસંચાલિત થઈ શકે છે તેમાંથી કેટલીક સ્વ સેવા તકનીકી સંચાલિત હોઈ શકે છે જે આખરે વધુ સારું પરિણામ આપી શકે છે અને અલબત્ત આ દિવસોમાં સેવાઓના નવા પરિમાણ ઘણીવાર બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે જો તમે જીમમાં આજના કાર્યની તુલના કરો અથવા જીમમાં ઓપરેશનલ પ્રક્રિયા કરો જે એક પ્રકારની સેવા છે અને હવે વધુને વધુ માંગ છે તેથી જિમ વિશે વિચારવાને બદલે જ્યાં અમુક સાધનો રાખવામાં આવે છે અને અમુક પ્રક્રિયાઓ કરી શકાય છે જો તમે ગ્રાહકની સુખાકારી પેદા કરવાની જરૂરિયાતમાં ભાગ લેશો અને જિમના ગ્રાહકને લીધેલા પગલાંની સંખ્યા બર્ન થયેલી કેલરીની સંખ્યા વિશે માહિતીનો પ્રવાહ બનાવો ઇંચની સંખ્યા કિલોગ્રામની સંખ્યા સ્ટ્રોકની સંખ્યા તમે એક સામેલ ગ્રાહક જાણકાર ગ્રાહક બનાવી શકો છો જે બધી સંભાવનાઓમાં વધુ સંતુષ્ટ ગ્રાહક હશે આ સ્પર્શ બિંદુ અને ફૂલની સમજ પણ મહત્વપૂર્ણ છે જે સેવાના અન્ય બે પડકારો જે અવિભાજ્યતા અને નાશવંતતા છે તેનો સામનો કરવા માટે જરૂરી છે તેના સંચાલન માટે વૈકલ્પિક ચેનલો બનાવી શકાય જેમ કે એક સંગીત પ્રદર્શન છે જે નાશવંત અને ઉચ્ચ અવિભજ્યતા વારી સેવા છે તો ત્યાં ટેલિકાસ્ટ સેવા પ્રસારણ સેવા સમાંતર ચાલી રહી છે જે નાશવંત અને અત્યંત અમૂર્ત સેવાનું સારું ઉદાહરણ છે વાસ્તવિક પર્ફોર્મન્સ માટે લાઇવ કોન્સોર્ટના સ્ટ્રીમિંગ માટે ટીવીના સેટઅપ બોક્સ પર રેકોર્ડિંગની તકો પૂરી પાડવી અથવા પછીથી યુ ટ્યુબ પર પછી ના સમય તેને જોય શકાય તેવી સેવા પૂરી પાડવી જોઈએ નાશવંતતાને મેનેજ કરવાની આ બધી અલગ અલગ રીતો છે અને અલબત્ત આ અમુક સમાન પ્રક્રિયાઓ છે જેનો ઉપયોગ ડિમાન્ડ ઓવરફ્લોનું સંચાલન કરવા માટે થઈ શકે છે ઘણી વખત જ્યારે ઓપેરા જોવા લોકો જાય છે તો ત્યારે જો ઓડિટોરિયમ ભરાય ગયું હોય તો ત્યારે તેવા લોકો ઓપેરા જોય શકતા નથી તો આવા સમયે જો ઓડિટોરિયમ ની બહાર એક વિશાળ સ્ક્રીન બનાવમાં આવે છે જ્યાં લોકો ઓપેરા નો થોડો હિસ્સો જોઈ શકે છે અને ત્યાં ટિકિટ લેવાની પણ જરૂર નથી અને આ પ્રક્રિયામાં તમે ભાવિ ગ્રાહક બનાવવા માટે સમર્થ હશો તે વ્યક્તિ આગામી પ્રદર્શન માટે આગામી અઠવાડિયામાં પાછા આવી શકે છે તેથી અલબત્ત આ કેટલાક નાના ઉદાહરણો છે અમે આને પછીથી વધુ વિગતમાં લઈશું અને અમે આ ક્ષમતા અને માંગની અસંગતતા માંગ વ્યવસ્થાપન સિસ્ટમ સેવા વ્યવસ્થાપનમાં ક્ષમતા વ્યવસ્થાપન સિસ્ટમનું સંચાલન કેવી રીતે કરીએ છીએ અમે તે વધુ વિગતવાર ચર્ચા કરીશું આ ફક્ત પસાર થવામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ગ્રાહકને સામેલ કરીને અમે ફક્ત અસ્પષ્ટતાને વધુ સારી રીતે સંચાલિત કરી શકીએ છીએ એટલું જ નહીં ગ્રાહકને વધુ જ્ઞાન અને ઇનપુટ આપીને અમે વધુ માહિતગાર સહભાગી બનાવી શકીએ છીએ સહ સેવા પહેલાં અને પછી તમારા સેવા કર્મચારીઓ અને સેવા ગ્રાહક વચ્ચે સંચારનો પ્રવાહ બનાવી નિર્માતાને વધુ માહિતગાર કરે છે તમે સેવા પ્રદાતાઓના મનમાં તેમજ સેવા ઉપભોક્તાઓના મનમાં આનંદ પેદા કરી શકો છો તમે સેવાની નાશવંતતા જેવા અન્ય પડકારોને સંચાલિત કરવા માટે તે જ તકનીકો અથવા સમાન અભિગમો અથવા સમાન સેવા ફિલસૂફીનો પણ ઉપયોગ કરી શકો છો આપણે આ અસ્પષ્ટતાની સમસ્યાના થોડા ઊંડા અંતમાં જઈશું અને તેને અમૂર્તતા કહેવામાં આવે છે અમૂર્તતા તમે ખરેખર સમજી શકો છો ઉદાહરણ તરીકે આ ફોન એક કોંક્રિટ પદાર્થ છે તેથી હું જે વજન અનુભવું છું તે લગભગ તે જ વજન જેવું જ હશે જે તમે જો આ ફોન લો છો તો તમે અનુભવશો સ્ક્રીન રંગ આ બધું આને ઉપાડનાર કોઈપણ ઉપભોક્તા માટે ઉદ્દેશ્યપૂર્ણ સંદેશાવ્યવહાર હશે પરંતુ સેવામાં કારણ કે તે અમૂર્ત સ્વભાવ છે તે પહેલાં તમારી પાસે સેવા વિશે જાણવાની કોઈ રીત નથી તે બિન શોધપાત્ર સમસ્યા છે અને દરેક સેવા લગભગ અનન્ય હોવાને કારણે કોઈ પરિમાણીય ભૌતિક પત્રવ્યવહાર નથી અને તેથી તે કંઈક અંશે અમૂર્ત અને છેલ્લે ઘણી સેવાઓ ખૂબ જટિલ હોઈ શકે છે તેથી તેઓ એક સમસ્યા બનાવે છે જેને આપણે માનસિક અસ્પષ્ટતા કહીએ છીએ તેથી ઘણા ઓછા લોકો જેમ તમે CT સ્કેન વિશે જાણો છો જેનું પૂરું નામ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી છે હવે તમારા હૃદય અને હૃદયના વિસ્તાર બ્લોકેજની સ્થિતિ વગેરે વિશે જાણવા માટે બિન આક્રમક સેવા માટે ખૂબ જ હાઇ સ્પીડ અને અલ્ટ્રા ફાસ્ટ કમ્પ્યુટેડ ટોમોગ્રાફીનો ઉપયોગ કરવા માટે એક નવી સેવા ઉપલબ્ધ છે જે અગાઉ ખૂબ જ જટિલ હતી જો શસ્ત્રક્રિયા ભૌતિક વસ્તુઓ તમારા આંતરિક અંગને સ્પર્શે છે હવે આ સેવાઓ સંકુલ ઘણા લોકો તેને સંપૂર્ણ ઊંડાણમાં સમજી શકશે નહીં તેથી આ ઊંડી સમસ્યાઓને ઉકેલવા માટે અમારે અમારા સંચારમાં તેમજ અમારી સેવા પ્રસ્તુતિમાં અન્ય પ્રતિભાવો બનાવવા પડશે અને અમે તેને આગામી સત્રમાં લઈશું